સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં સ્વાગત છે પહેલાની એક વિડિઓમાં આપણે જોઈએ છીએ કે આ સ્ટેકને અમલ યોગ્ય બનાવવામાં આવ્યો હતો તે હકીકતને પહોંચી વળવા માટે હુમલાખોરો રીટર્ન ટુ libc એટેકનો ઉપયોગ કેવી રીતે કરે છે રીટર્ન ટુ libc એટેક સાથે ભલે આપણી પાસે સ્ટેક હોય જે એક્ઝેક્યુટેબલ નથી તો પણ કોઈ આક્રમણ કરનાર બફરને ઓવરફ્લો કરી શકશે અને કંઈક દૂષિત કરી શકશે આજે આપણે જે જોઈએ છીએ તે છે આપણે કેવી રીતે રીટર્ન ટુ libc એટેકનો ઉપયોગ કરીને શેલ બનાવીશું આ કોડ વર્ચુઅલ મશીનમાં હાજર છે જે આ કોર્સની સાથે nptel codesmodule3 ડિરેક્ટરીમાં છે આપણે એક વિશિષ્ટ C કોડ જોઈશું જેને vuln આ એક ખૂબ જ સરળ C કોડ છે તેમાં બે કાર્યો છે મુખ્ય કાર્ય અને એક ફંકશન જેને vuln કહેવામાં આવે છે અહીં નબળાઈ એ strcpy ને કારણે છે જે S ને બફરમાં નકલ કરે છે હવે બફરને સ્થાનિક અને કદ 64 બાઇટ્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે તેથી S માટે આ બફરને ઓવરફ્લો કરવું તે ખૂબ સરળ છે તદુપરાંત S argv1 સાથે આવેલો હોવાથી વપરાશકર્તા લાંબી કમાન્ડ લાઇન આર્ગુમેંટ આપે છે અને તેથી આ બફરને ઓવરફ્લો કરે છે આ પ્રોગ્રામ પહેલા કાર્યરત છે તે જુઓ આપણે તેને ટૂંકી સ્ટ્રિંગથી એક્ઝિક્યુટ કરીશું આપણે એ હકીકત જોઈએ છીએ કે તે સફળતાપૂર્વક એક્ઝેક્યુટ થયેલ છે બીજી બાજુ જો આપણે પ્રોગ્રામને આના જેવી મોટી સ્ટ્રિંગ આપીશું જે 64 બાઇટ્સ કરતા ધણી મોટી છે તો પછી સ્ટ્ર્ક્પીને કારણે અપેક્ષિત બફર ઓવરફ્લો થાય છે અને આપણને સેગમેન્ટેશન ખામી મળે છે હવે પાછલા પ્રદર્શનમાં જે આપણે જોયું છે તેનાથી ખૂબ સમાન છે જ્યાં આપણે સ્ટેક પર પેલોડ ઉત્પન્ન કરવા માટે બફર ઓવરફ્લો જોયો છે તમે પાયથોન સ્ક્રિપ્ટનો ઉપયોગ કરશો જેનો તમે પહેલાંના પ્રદર્શનમાં ઉપયોગ કર્યો હતો આપણે તેને ફક્ત અહીં module2find payload થી કોપી કરીએ છીએ અને આ સ્ક્રિપ્ટ પહેલાં કોઈપણ આર્બિટોરી લંબાઈની સ્ટિંગ પેદા કરશે હવે આપણે તે પહેલાથી જ શોધી કાઢયું છે જો આપણે સ્પષ્ટ કર્યું છે કે એ 72 બાઇટ્સ છે તો પછી આ સ્ટ્રિંગ નીસૌથી નાની લંબાઈ છે જે સેગ્મેન્ટેશન ખામી બનાવે છે તેથી ચાલો આપણે આ બનતું જોઈએ find payload અને પછી આપણે જોયું છે કે આપણે આપણા પ્રોગ્રામની આર્ગિવમેન્ટ તરીકે E1 નો ઉપયોગ કરી શકીએ છીએ અને જોઈએ છીએ કે તેનાથી સેગ્મેન્ટેશન ખામી થાય છે 72 કરતાં ઓછી કંઈપણ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે ઉદાહરણ તરીકે જો હું આને 4 બાઇટ્સથી ઘટાડી અને તેને 68 બનાવું તો આ નીચે પ્રમાણે યોગ્ય રીતે કાર્ય કરવું જોઈએ હવે અહીં જે થઈ રહ્યું છે તે છે કે 72 બાઇટ્સ બફર ખરેખર ફ્રેમ પોઇન્ટરને ઓવરફ્લો કરે છે અને જે સ્ટેક પર સંગ્રહિત છે તેને સુધારી રહી છે છે આ સ્ટ્રિંગ સૌથી નાની લંબાઈ ની છે જે ફ્રેમ પોઇન્ટરને મોડીફાય કરશે હવે જો આપણે આ સ્ટ્રિંગમાં A ના 4 વધુ બાઇટ્સ ઉમેરીએ તો તે ફક્ત ફ્રેમ પોઇન્ટરને જ ઓવરફ્લો નહીં કરે પણ રિટર્ન એડ્રેસ પણ હશે જે સ્ટેક પર મોડીફાય થાયછે પાછલા વ્યાખ્યાનમાં આપણે જોયું તેમ રીટર્ન ટુ libc એટેક માટે આ પેલોડ બનાવવા માટે આપણને બફર ભરવાની જરૂર છે જેથી રીટર્ન એડ્રેસમાં ફેરફાર કરવામાં આવે અને રીટર્ન એડ્રેસને પોઇન્ટર વડે ફેરફાર કરવામાં આવે સિસ્ટમ ફંક્શન જે Libcમાં હાજર છે ઉપરાંત જે જરૂરી છે તે આ સિસ્ટમ ફંક્શનની એક સ્ટ્રિંગ આર્ગિવમેન્ટ છે તેથી આપણે ""binsh"" or ""binbash"" જેવા સ્ટ્રિંગ ની જરૂર પડશે જે એક્ઝિક્યુટેબલ સ્ટ્રિંગ છે તેનો સમાવેશ કરેલો છે જે થવાની અપેક્ષા છે તે એ છે કે જ્યારે સિસ્ટમ એક્ઝેક્યુટ કરે છે ત્યારે તે મેમરીમાંથી સ્ટ્રિંગ પસંદ કરશે અને તે અનુરૂપ એક્ઝેક્યુટેબલને એક્ઝેક્યુટ કરશે ઠીક છે તો ચાલો આપણે આ રીટર્ન ટુ libc એટેક બનાવવાનો પ્રયાસ કરીએ ત્યાં બે બાબતો છે જેની આપણે જરૂર છે આપણે સિસ્ટમની સંપૂર્ણ પ્રક્રિયામાં ક્યાં રહે છે તે એડ્રેશની જરૂર પડશે અને આપણે પ્રક્રિયામાં ""binsh"" સ્ટ્રિંગ નું સ્થાન ક્યાંક હાજર છે તે શોધવાની પણ જરૂર છે તો ચાલો આપણે આ કરીએ આપણે GDB ડીબગરનો ઉપયોગ કરીને આ કરીશું આપણે મેઇન પર બ્રેકપોઇન્ટ શામેલ કરીએ છીએ અને કેટલાક આર્ગિવમેન્ટ સાથે એક્ઝેક્યુટેબલ ચલાવીએ છીએ આપણે સિસ્ટમ માટે આ libc ફંક્શનનું સરનામું શોધવામાં ખરેખર રસ છે અને આપણે નીચે મુજબ મેળવી શકીએ છીએ આપણે સિસ્ટમ gdb p કરી શકીએ છીએ જે સિસ્ટમ ફંક્શનનું સરનામું છાપે છે અને આપણે જોઈએ છીએ કે આ સમગ્ર પ્રક્રિયામાં સિસ્ટમ કાર્ય નું સરનામું અહીં 0XX7E42940 છે આપણે તેની એક નકલ બનાવીએ આગળની વસ્તુની આપણે જરૂર છે તે સ્ટ્રિંગ ""binsh"" નું સરનામું છે આપણે સ્ટ્રિંગ ""binbash"" નો ઉપયોગ પણ કરી શકીએ છીએ જે નિર્દેશક છે જે બેશ એક્ઝેક્યુટેબલ સ્ટ્રિંગનો પણ સમાવેશ કરે છે તે કામ થોડું વધારે મુશ્કેલ બનશે બીજી બાજુ આપણે ખરેખર એક sh શેલનો ઉપયોગ કરીએ છીએ અને બનાવીએ છીએ જે ""binsh"" છે અને આપણે આખી પ્રક્રિયામાં ત્યાં શોધવાની જરૂર છે જ્યાં ""binsh"" હાજર છે તેથી આપણે શું કરીએ છીએ આપણે આ પ્રક્રિયા મેમરીના વિવિધ પાથો શોધવાનો પ્રયાસ કરીએ છીએ તેથી એક વસ્તુ જે આપણે નિશ્ચિતપણે જાણીએ છીએ તે છે કે "binsh" libcમાં હાજર છે તેથી જો તમે મેમરી શ્રેણીને જાણતા હોવ કે જ્યાં libc સંપૂર્ણ પ્રક્રિયા અવકાશમાં હાજર હોય તો આપણે તે મેમરી ક્ષેત્ર અને "binsh" નું સરનામું શોધી શકીએ ઠીક છે આપણે પ્રથમ કાર્ય કરવાની જરૂર છે તે એ છે કે Libc ક્યાં હાજર છે આપણે કમાન્ડ gdb info proc map વાપરીને કરીએ છીએ અને આપણે જોઈએ છીએ કે લિબસી હાજર છે F7E08000 થી શરૂ કરી ને F7FB5000 સ્થાન પર અને તે જ રીતે અન્ય ક્ષેત્રો છે લિબીકનાં અન્ય 4 KB પૃષ્ઠો છે આપણે આવશ્યક સ્ટ્રિંગ માટે આ આખી મેમરી રેન્જમાં શોધવાનો પ્રયત્ન કરીશું GDB ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ કરીને મેમરીમાં સર્ચને ટેકો આપે છે તેથી કમાન્ડ આની જેમ શરૂ થાય છે તે gdb find 0xF7E08000 0xF7FB9000 "binsh" પ્રારંભિક સરનામું અંતનું સરનામું અને શોધવા માટેની સ્ટ્રિંગ છે આપણે અહીં જે મેળવીએ છીએ તે એ છે કે તેને આ સરનામાં પર સ્થિત એક પેટર્ન મળ્યો છે F7F6102B ચાલો જોઈએ કે આ મેમરી સ્થાન પર ખરેખર આવશ્યક સ્ટ્રિંગ છે આપણે આ કમાન્ડgdb xs 0XF7F6102B નો ઉપયોગ કરીને તે સ્થાન પર સ્ટ્રિંગને ડમ્પ કરી શકીએ છીએ ઠીક છે આ બધું જ આપણને libc એટેક પર ખૂબ જ બેઝિક રીટર્ન માટે જોઈએ છે તેથી હવે આપણે GDB થી બહાર નીકળીશું આગળની વસ્તુમાં આપણે પેલોડ બનાવીશું પેલોડ બનાવવા માટે આપણે એક નાનો પાયથોન સ્ક્રિપ્ટ લખીશું જે payload generator py તરીકે ઓળખાય છે આપણે તેને ખોલીશું અને આપણે અહીં જોઈએ છીએ કે આ ખાસ પેલોડ જનરેટર એક સ્ટ્રીંગ Y છાપે છે જેમાં 76 A નો સમાવેશ થાય છે જે બફરને ઓવરફ્લો કરે છે અને ફ્રેમ પોઇન્ટરને સંશોધિત કરે છે આગળના ચાર બાઇટ્સ રિટર્ન એડ્રેશ માં ઓવરરાઇડ કરશે તેથી બંધારણમાં સિસ્ટમ ફંક્શનનું સરનામું મૂકવામાં આવશે જે F7E42940 છે જેમ તમે અહીં જોઈ શકો છો કે આ સિસ્ટમ ફંક્શનના સરનામાં સાથે મેળ ખાય છે જે આપણે હમણાં જ શોધી કાઢ્યું છે આગળ ખરેખર સ્ટેકના 4 બાઇટ્સ હતા તેથી આપણે તેને આર્બિટોરી વેલ્યુથી ભરીએ છીએ આ કિસ્સામાં આપણે A મૂકીએ છીએ પરંતુ આપણે ખરેખર તેમાં કંઈપણ ભરી શકીએ છીએ અને પછી આપણે સ્ટ્રિંગ"binsh" નું સરનામું મૂકીએ છીએ તેથી આ સરનામું F7F6102B જે સરનામાં સાથે મેળ ખાય છે જે આપણે ખરેખર "binsh" માટે મળ્યું છે તેથી હવે જે બનવાનું છે તે જ્યારે ફંકશન ખરેખર પાછું આવે છે ત્યારે તે આ સરનામાં પર પાછા ફરવા જઇ રહ્યું છે જે આપણે અહીં સ્પષ્ટ કરેલ છે અને જે સ્ટેકમાં રીટર્ન એડ્રેસ સ્થાન પર હાજર રહેશે અને આ સિસ્ટમ ફંક્શનને ચલાવવા માટે Libc માં ટ્રિગર કરશે સિસ્ટમ કાર્ય પછી સ્ટેકમાંથી એક માત્ર આર્ગિવમેન્ટની જરૂર પડે છે અને આ આર્ગિવમેન્ટ એક કેરેક્ટર પોઇન્ટર છે અને તે એક્ઝેક્યુટેબલ સ્ટ્રિંગ માટેના પોઇન્ટર ની અપેક્ષા રાખે છે તેથી તે આ એડ્રેસનો આર્ગિવમેન્ટ તરીકે ઉપયોગ કરે છે અને સ્ટ્રિંગ લે છે અને "binsh" ને રન કરે છે તેથી પ્રથમ વસ્તુ આપણે એ કરવાની જરૂર છે કે payload generator ને રન કરો અને જરૂરી પેલોડ બનાવો આપણે આ નીચે મુજબ કરીએ છીએ તેથી આપણે પાયથોન payload generator py ચલાવીએ છીએ અને પરિણામ e2 નામની આ ફાઇલમાં સંગ્રહિત કરીએ છીએ અને પછી આપણે ફરીથી vuln ચલાવીએ છીએ અને e2 માંથી ઇનપુટ પસાર કરીએ છીએ આપણે હવે જે જોશું તે આ દૂષિત રૂપે રચિત સ્ટ્રિંગને લીધે છે તે સિસ્ટમને શેલને એક્ઝેક્યુટ કરવા અને પહેલાની જેમ બનાવવા માટે ટ્રિગર કરશે આ શેલ તે છે જે અહીં PID 4416 સાથે છે અને તમે જે જોશો તે એ છે કે બૅકગ્રાઉન્ડમાં અન્ય પ્રક્રિયાઓ હાજર છે પ્રથમ બેશ જે આ ટર્મિનલની મૂળ પ્રક્રિયા છે પછી તમારી પાસે vuln એક્ઝેક્યુટેબલ છે જેનો પ્રોસેસ આઈડી 4415 છે અને તે હજી પણ બૅકગ્રાઉન્ડમાં ચાલે છે આપણી પાસે sh અને આ પ્રક્રિયા છે જે આપણે ps હમણાં જ ઉપયોગ કર્યો છે સિસ્ટમ પ્રક્રિયાને કાબૂમાં કરે છે અને તે પછી તે ચોક્કસ પ્રક્રિયા ચલાવે છે તેથી Sh પ્રક્રિયા તેની એક્ઝેક્યુશન પૂર્ણ કરે ત્યાં સુધી આ 1 પ્રક્રિયાનું બાળક તે શેલ છે જે આપણે હમણાં જ બનાવ્યું છે હવે એક પ્રક્રિયા લોકડ થઈ જશે તેથી જ્યારે આપણે આ sh પ્રક્રિયાને સમાપ્ત કરીએ છીએ ત્યારે આપણે જે જોઈએ છીએ તે 1 પ્રક્રિયા ચાલુ રહેશે ચાલો આપણે આ બનતું જોઈએ જેથી આપણે sh થી બહાર નીકળીએ પરંતુ આપણે જોશું કે 1 પ્રક્રિયામાં સેગ્મેન્ટેશન ફોલ્ટ હશે કારણ કે આ એક પ્રક્રિયાછે જે stack માં જુએ છે અને તે સ્ટેકમાંથી કેટલોક કચરો અથવા કેટલીક આર્બિટોરી વેલ્યૂ લે છે અને તે ચલાવવાનો પ્રયત્ન કરે છે અને તે પ્રક્રિયાને ખરેખર ક્રેશ કરવા માટેનું કારણ બને છે આપણે થિયરી વ્યાખ્યાનમાં જોયું છે તે કરવાની વધુ સારી રીત એ છે કે તે પ્રોગ્રામમાં થી સુરક્ષિત રીતે બહાર નીકળો અસાઇમેંટ તરીકે તમે આ નબળાઈને સંશોધિત કરવાનો પ્રયાસ કરી શકો છો જે આપણે શેલમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે કર્યું છે તે કરવા માટે આપણે એક પાયથોન સ્ક્રિપ્ટ payload generator પણ બનાવ્યું છે જે સિસ્ટમ ફંક્શનને બનાવે છે જે આપણી પાસે અહીં છે અને તેની સંબંધિત દલીલ અને એક્ઝિટ ફંક્શન બનાવે છે તેથી આ એડ્રેશ સાથે તમારે બહાર નીકળવા માટે એક્ઝિટ ફંક્શનનું અડ્રેશ પણ જોઈશે જે પ્રક્રિયા libc મેમરી રિજિયનમાં ક્યાંક હાજર હશે